સિક્યોર સિસ્ટમ એન્જિનિયરિંગના કોર્સના આ લેક્ચરમાં આપનું સ્વાગત છે પહેલાનાં લેક્ચરમાં આપણે કેશ ટાઇમિંગ એટેક જોયા આપણે પહેલા કેશ કવૅટ ચેનલ જોયું હતું અને પછીની વિડિઓમાં આપણે ફ્લશ રીલોડ એટેક તરફ જોયું હતું આ વ્યાખ્યાનમાં કેશ કોલીજન એટેક તરીકે ઓળખાતા અન્ય કેશ ટાઇમિંગ એટેક તરફ ધ્યાન આપશુ બે પ્રકારના કેશ કોલીજન એટેક છે તે બાહ્ય કેશ કોલીજન એટેક અને આંતરિક કેશ કોલીજન એટેક છે બાહ્ય કેશ કોલીજન એટેક પ્રાઇમ અને પ્રોબ એટેક તરીકે જાણીતા છે જ્યારે આંતરિક કોલીજન એટેક ટાઇમ ડ્રીવન એટેક તરીકે ઓળખાય છે તેથી આ વ્યાખ્યાનમાં આપણે પ્રથમ પ્રાઇમ અને પ્રોબ એટેકથી શરૂ કરીશું અને પછી આપણે ટાઇમ ડ્રીવન એટેક ને જોશું પ્રાઇમ અને પ્રોબ ના એટેક માં આપણે જે પરિસ્થિતિનો વિચાર કરી રહ્યા છીએ તે આ અથવા આ છે અથવા આપણી પાસે કોઈ વિકટીમ પ્રોસેસ છે જે કોઈ ખાસ કોરમાં ચાલી રહી છે અને સ્પાય પ્રોસેસ અન્ય પ્રોસેસર કોરમાં ચાલી રહી છે બંને વિકટીમ અને સ્પાય સમાન કેશ મેમરી શેર કરી રહ્યાં છે તેથી આ ઉદાહરણમાં આપણી પાસે છેલ્લા સ્તરની કેશ મેમરી છે જે વિકટીમ પ્રોસેસ અને સ્પાય પ્રોસેસ વચ્ચે વહેંચાયેલી છે બીજી તરફ આ સેટઅપમાં આપણી પાસે વિકટીમ અને સ્પાય બંને એક સમાન પ્રોસેસર કોર પર ચાલે છે અહીંની ધારણા એ છે કે આ ચોક્કસ પ્રોસેસર કોર સપ્રમાણતાવાળા મલ્ટિ થ્રેડેડ પ્રોસેસર કોર છે અથવા બીજા શબ્દોમાં ઇન્ટેલના નામકરણ મુજબ પ્રોસેસર કોર એક હાયપર થ્રેડેડ પ્રોસેસર કોર છે તેથી આ દૃશ્યને જોતા આપણી પાસે વિકટીમ અને સ્પાય એક સાથે ચાલે છે અને સામાન્ય L1 કેશ મેમરી ને શેર કરે છે જેમ કે આપણે પહેલાં જોયું છે કે કેશ મેમરી ને આ ચોક્કસ આકૃતિ દ્વારા રજૂ કરી શકાય છે તેથી અહીં આપણી પાસે તે કેશ મેમરી માંના દરેક સેટને અનુરૂપ રો છે તેથી અહીં ઉદાહરણ તરીકે આપણી પાસે N કેશ સેટ્સ છે 0 થી સેટ N સેટ છે અને દરેક સેટ 4 વે છે વે 0 થી વે 3 છે તેથી સરનામાં પર આધાર રાખીને તે વિકટીમ અથવા સ્પાય પ્રોસેસ દ્વારા કોઈ ચોક્કસ સેટમાં એક ખાસ કેશ લાઇનનો ઉપયોગ વિકટીમ અને સ્પાય ડેટાને સંગ્રહિત કરવા માટે થાય છે હવે આપણે આ વ્યાખ્યાનમાં જે જોશું તે એ છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં પ્રાઇમ અને પ્રોબ ના એટેક માં સ્પાય પ્રોસેસ દ્વારા વિકટીમ પ્રોસેસ વિશે થોડી માહિતી પ્રાપ્ત કરવી શક્ય છે તેથી આ એટેક નો ઉપયોગ વિકટીમ પ્રોસેસ માંથી સીક્રેટ કી કે જે ક્રિપ્ટોગ્રાફિક અલ્ગોરિધમ ચલાવે છે તે કી પ્રાપ્ત કરવા માટે ખૂબ પ્રખ્યાત રીતે કરવામાં આવે છે મુખ્ય તબક્કો કંઈક આના જેવો લાગે છે તેથી જો સ્પાય પ્રોસેસ માં અનંત લૂપ હોય અને દરેક કેશ સેટ માટે સ્પાય પ્રોસેસ ચોક્કસ લોડ સૂચનો બનાવે છે જે તે કેશની બધા વે ને એક્સેસ કરે છે જ્યારે આ કરવામાં આવે છે સ્પાય આ લોડ સૂચનો પણ કરે છે સમય આ ફંકશન દ્વારા પ્લાન કરવામાં આવે છે જ્યાં શરૂઆતમાં આપણે ક્લોકનો ઉપયોગ કરીએ છીએ અને પ્રારંભિક સમય મેળવીએ છીએ અને પછી બધી કેશ માર્ગો એક્સેસ કર્યા પછી અને બધા સ્પાય ડેટાને કેશમાં લોડ કર્યા પછી આપણે ફરીથી ટાઈમરને વિનંતી કરીએ છીએ અને અંતિમ સમય મેળવીશું હવે એક્સેસ સમય અંત પ્રારંભ દ્વારા આપવામાં આવે છે તેથી એકવાર આ બધા કેશ સેટ થઈ જાય પછી લૂપ ના અંતે એ પરિણામ આવે છે તે છે કે સમગ્ર કેશ સ્પાય ડેટાથી ભરેલો છે સ્પાય સતત આ કરી રહ્યું છે અને પરિણામે સમગ્ર કેશ સ્પાય ડેટાથી ભરેલો છે આગળ જે થાય છે તે સ્પાય પ્રોસેસ થોડા સમય માટે રાહ જુએ છે આગળ શું થાય છે તે સ્પાય પ્રોસેસ કેટલાક સમય માટે રાહ જુએ છે અને તે વિકટીમ પ્રોસેસ ની શરૂ થવાની રાહ જુએ છે હવે તેની અમલ દરમિયાન વિકટીમ પ્રોસેસ ચોક્કસ સૂચનાઓનો ઉપયોગ કરવાનું શરૂ કરશે હવે જ્યારે વિકટીમ અમલ કરે છે ત્યારે કેશ મેમરી માં કેટલાક ચોક્કસ સેટ હશે જ્યાં સ્પાય ડેટાને ખાલી કરવામાં આવશે અને વિકટીમ ડેટા સાથે બદલવામાં આવશે કેશ મેમરી સામાન્ય રીતે LRU નીતિ જેવી કેટલીક રિપ્લેસમેન્ટ પોલિસી લાગુ કરશે અને ખાસ કેશ લાઇનને ઓળખી અને તે કેશ લાઇનને વિકટીમ ડેટા સાથે બદલવામાં આવે છે ચાલો વિચાર કરીએ કે જ્યારે વિકટીમ ફરીથી શરૂ થાય ત્યારે શું થશે તેથી થોડીવાર રાહ જોયા પછી વિકટીમ ચકાસણી તબક્કામાં પ્રવેશ કરે છે તેથી ચકાસણી તબક્કામાં જે ફરીથી લૂપને ચલાવવામાં આવતા માટે ભોગ બનેલા દરેક કેશ સેટને એક્સેસ કરવાનું શરૂ કરશે અને તપાસના તબક્કે વિકટીમ દરેક કેશ સેટમાંથી પાર્સ કરશે અને તે ચોક્કસ સેટમાં હાજર બધી કેશ લાઇનને એક્સેસ કરશે અને તે સમયે તે આ એક્સેસ માટે જરૂરી સમય પણ માપી લેશે હવે જો આપણે ખરેખર આ તરફ ધ્યાન આપીએ અને સ્પાય જે જુએ છે તેનો અંદાજ કાઢવાનો પ્રયત્ન કરીશું જો આપણે જોશું કે જ્યારે સ્પાય આ સેટને એક્સેસ કરે છે કે જે સેટ 0 છે તો લેવાયલો સમય ઓછો હશે કારણ કે સેટ 0 ના ડેટા બધા સ્પાય ડેટાને અનુરૂપ છે અને તેથી સ્પાય ને ફક્ત કેશ હિટ આપવું પડશે અને પરિણામે સેટ 0 માટેનો એક્સેસ સમય ઓછો હશે હવે સેટ 1 2 3 અને N 2 માટેનો એક્સેસ સમય વધુ હશે પરિણામ એ છે કે સ્પાય ને અમુક કેશ મિસ થશે અને કેશ મિસ નું કારણ એ છે કે સ્પાય ડેટાને ખાલી કરી અને વિકટીમ ડેટા સાથે તે બદલાઈ ગયો છે અને તપાસના તબક્કા દરમ્યાન સ્પાય પ્રોસેસ દ્વારા થતી વધુ કેશ મિસ હશે આ સેટમાં ખાસ કરીને 1 2 3 અને N 2 સુયોજિત કરે છે આ રીતે સ્પાય પ્રોસેસ આ કેશ સેટ્સને ઓળખી શકશે જેનો ભોગ બનેલા ડેટા છે અથવા અન્ય શબ્દો સ્પાય પ્રોસેસ વિકટીમ એ એક્સેસ કરેલા કેશ સેટ્સને ઓળખવામાં સમર્થ હશે કેશમાં હાજર ડેટા તપાસના તબક્કે વિકટીમ ડેટાને બહાર કાઢી નાખવામાં આવે છે અને સ્પાય પ્રોસેસ સાથે ફરીથી બદલી શકાય છે અને આ મુખ્ય અને ચકાસણીનો તબક્કો વારંવાર ચાલુ રહે છે જે આપણે અહીં જોઈએ છીએ આ પ્લોટ તપાસના તબક્કા માટે મેળવેલો સમય બતાવે છે તેથી અહીંની દરેક રો સ્પાય પ્રોસેસ માં એક વિશિષ્ટ પુનરાવૃત્તિને અનુરૂપ છે અને દરેક કૉલમ ચોક્કસ સેટને અનુરૂપ છે તેથી ઉદાહરણ તરીકે આ Intel i7 મશીન પર ચલાવવામાં આવ્યું છે જેમાં 64 કેશ સેટ્સ સાથે L1 કેશ છે અહીંની દરેક કોલમ ચોક્કસ કેશ સેટને અનુરૂપ છે હવે હળવા રંગ સૂચવે છે કે માપવામાં આવેલ એક્ઝેક્યુશનનો સમય ઓછો હતો બીજા શબ્દોમાં હળવા રંગ સૂચવે છે કે તે ચોક્કસ પુનરાવૃત્તિમાં સ્પાય પ્રોસેસ એ કેશ હિટ્સ અવલોકન કર્યું હતું બીજી બાજુ ઘાટું રંગ જેમ કે અહીં આ સૂચવે છે કે એક્ઝેક્યુશનનો સમય વધારે હતો જેમાં P i પ્રોસેસ માં કેશ મિસ છે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે કેટલાક કેશ સેટ્સ છે જ્યાં સ્પષ્ટપણે કેશ મિસ હંમેશા જોવા મળે છે ઉદાહરણ તરીકે આ પ્લોટને જોતા આપણે તે સેટ્સનો અંદાજ લગાવી શકીએ છીએ જેણે એક્ઝેક્યુશનનો સમય વધુ કર્યો હતો ઉદાહરણ તરીકે અહીં જે બધા ઘાટા કેશ સેટ્સમાં એક્ઝેક્યુશનનો સમય વધારે છે જે દર્શાવે છે કે સ્પાય પ્રોસેસ માં ઘણા કેશ મિસ થયા છે બીજી તરફ આ કેશ સેટ જેવા હળવા શેડ્સ છે તે કેશ હિટ થયા છે અને તેથી તે હળવા રંગ છે આ રીતે કેશ મેમરી ને કેવી રીતે એક્સેસ કરવામાં આવી છે તે શોધીને બીજી પ્રોસેસ શું કરી રહી છે તેનો સંકેત મળશે તેથી બીજું ઉદાહરણ આ ક્ષેત્રો છે જે નોંધકેરેકટર ઘાટા છે તેથી આ ક્ષેત્રો નો અર્થ એ છે કે બીજી પ્રોસેસ કે જે સંદર્ભમાં આવી હતી તેને મેમરી વધુ વાપરી હતી અને આમ આપણે જોઈએ છીએ કે તેની સ્પાય પ્રોસેસ ને અસર થઈ છે હવે આપણે જોશું કે આ ચોક્કસ ડિક્રિપ્શન અલ્ગોરિધમનો માં સીક્રેટ કી મેળવવા માટે આપણે આ પ્રાઇમ અને પ્રોબ સ્કીમનો ઉપયોગ કેવી રીતે કરી શકીશું ચાલો આપણે કહીએ કે આપણી પાસે એક ફંકશન છે જે આના જેવું લાગે છે ફંકશનને RecvDecrypt કહેવામાં આવે છે અને તે એક ખાસ સોકેટ લે છે અને અહીં આપણે એક સીક્રેટ કીની વ્યાખ્યા આપીએ છીએ જેનું મૂલ્ય 12 છે હવે આપણે શું કરીએ છીએ આપણે સોકેટમાંથી સાઇફરટેક્સ્ટ વાંચીએ છીએ તે અને આ સાઇફરટેક્સ્ટ માત્ર એક કેરેકટર સંગ્રહિત છે હવે આ એરે પર એક લુકઅપ છે જેમાં કેટલાક કેરેકટર છે જે આપણે અહીં સ્પષ્ટ કર્યા નથી અને લુકઅપ એ ઇન્ડેક્સ પર આધારિત છે જે કી X અથવા સાઇફરટેક્સ્ટ છે આ ઑપરેશન પ્લેન ટેક્સ્ટ મેળવવા માટે વપરાય છે હવે આ ફક્ત નાનો ડિક્રિપ્શન અલ્ગોરિધમનો છે જે કે ક્રિપ્ટોગ્રાફિક સ્કીમ્સને તોડવા માટે પ્રાઇમ અને પ્રોબ નો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે તે બતાવવા માટે હમણાં બનાવ્યો છે આપણાં માટે અહીં અવલોકન કરવાનો મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે આ વિશિષ્ટ એરેનું આ લુકઅપ તે સ્થાન પર છે કી જે પર આધારિત છે તેથી ઉદાહરણ તરીકે ધારો કે એટેકર સાઇફરટેક્સ્ટનું મૂલ્ય જાણે છે આ લુકઅપનું ઇંડેક્સ કીના મૂલ્ય પર આધારિત હશે તેથી ઉદાહરણ તરીકે જો આપણે કહીએ કે સાઇફરટેક્સ્ટ નું મૂલ્ય 0xFF છે જો કી વેલ્યુ 0 હોય તો લુકઅપ 0xFF સ્થાન પર છે બીજી બાજુએ જો કીની કિંમત 0xAA છે તો પછી લુકઅપ સ્થાન 0x55 પર છે આમ તમે જોશો કે આ લુકઅપ lookup ઑપરેશન મેમરી એક્સેસ છે તો પછી આ મેમરી એક્સેસ મેમરી કેશમાં અલગ ડેટા લોડ કરશે હવે માની લો કે આપણે આ પ્રોસેસ ને ચલાવી રહ્યા છીએ અને આ આપણી વિકટીમ પ્રોસેસ છે અને સાથે સાથે આપણે સ્પાય પ્રોસેસ પણ ચલાવીએ છીએ જે સતત પ્રાઇમ અને પ્રોબ ચલાવે છે અને જોવે છે કે અલગ અલગ સેટ ના મેમરી ને એક્સેસ કરવા માટે લેવામાં આવતા સમય શું છે હવે જો કી 0xAA છે અને એટેકર જાણે છે કે સાઇફરટેક્સ્ટ 0xFF છે તો પછી આ લુકઅપ વત્તા 0x55 ના કેશ મિસની સંખ્યામાં વધારો સ્પાય પ્રોસેસ જોશે તેથી સ્પાય પ્રોસેસ માં તે પુનરાવૃત્તિ માટે એક્ઝેક્યુશનના સમયના વધારા દ્વારા અને આ રીતે એટેકર અનુમાન લગાવી શકે છે કે વિકટીમ પ્રોસેસ મેમરી ના તે ભાગને એક્સેસ કરી છે અને તે અનુમાન કરી શકે છે કે કી મૂલ્ય 0xAA છે અથવા કંઈક ખૂબ જ 0xAA ની નજીક ક્રિપ્ટોગ્રાફી ઉપરાંત પ્રાઇમ અને પ્રોબ પ્રકારના એટેકનો ઉપયોગ મોટી સંખ્યામાં વિવિધ એપ્લિકેશનો માટે કરવામાં આવે છે અન્ય એક પ્રખ્યાત એપ્લિકેશન કીબોર્ડ સ્નિફિંગ માટે છે તેથી આ ચોક્કસ પ્રોસેસ વિકટીમ પ્રોસેસ છે હવે તમારી પાસે બીજી પ્રોસેસ છે જે એટેક પ્રોસેસ છે જે પ્રાઇમ અને પ્રોબ ઓપરેશન કરી રહી છે તેથી જ્યારે પણ કોઈ કીસ્ટ્રોક હોય ત્યારે જ્યારે પણ યુઝર કોઈ કી દબાવે ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે તે તેના પાસવર્ડના સંદર્ભમાં કી દબાવતો હોય છે દરેક કીસ્ટ્રોક પર ઈંટરપટ થથશે અને તેથી કર્નલ મોડમાં સ્વિચ થાય છે ત્યાં એક ISR છે તે એક્ઝેક્યુટ થાય છે અને આ રીતે તેથી દરેક કીસ્ટ્રોક ઘણા એક્સેકયુશન માં પરિણમે છે તેથી જ્યારે પણ કીસ્ટ્રોક દબાવવામાં આવે છે ત્યારે તે બંને ઑપરેટિંગ સિસ્ટમમાં અને એક્ઝેક્યુટ થયેલી વિકટીમ એપ્લિકેશનમાં ઘણાં વિભિન્ન કાર્યોમાં પરિણમે છે પરિણામે આપણી પાસે સ્પાય જે પ્રાઇમ અને પ્રોબચલાવી રહ્યું છે અને તે ચકાસણી કરી શકે છે કે તે કીબોર્ડની કીઓ ક્યારે દબાવવામાં આવેલ તે ઓળખવામાં સમર્થ હશે આ તાજેતરના પેપરનો એક પ્લોટ છે જે અહીં બતાવવામાં આવ્યો છે અને આપણે અહીં જે જોઈએ છીએ તે ક્લોક સાઇકલ માં વિલંબ અને ઓવર ટાઇમ છે તેથી આપણે જોઈએ છીએ કે કીઝ દબાવવામાં આવી રહી છે તે રીતે પ્રાઇમ અને પ્રોબ એપ્લિકેશન જે જુએ છે તે એ છે કે કોઈ ચોક્કસ સ્થળે અમલના સમયમાં વધારો થાય છે તેથી ઉદાહરણ તરીકે જ્યારે કોઈ કીઓ દબાવવામાં ન આવે ત્યારે એક્ઝેક્યુશનનો સમય ઓછો હોય છે જે સ્પાય પ્રોસેસ દ્વારા માપવામાં આવે છે અને જ્યારે કોઈ ખાસ કી દબાવવામાં આવે છે ત્યારે આપણે એક્ઝેક્યુશનના સમયગાળામાં વધારો થાય જેમ કે તમે આ દાખલાઓમાં જુઓ છો ફરીથી કેટલાક સમય પછી જ્યારે કોઈ કી દબાવવામાં ન આવે ત્યારે સ્પાય એક્ઝેક્યુશનના સમયમાં કોઈ વધારો જોઇ શકતો નથી ઘણી બધી ભૂલો છે જે સમય વધારી શકે છે ઉદાહરણ તરીકે છે જે અમલના સમયમાં વધારો બતાવે છે તેમ છતાં કોઈ કી દબાવવામાં આવી નથી તેથી પ્રાઇમ અને પ્રોબ એટેકનો ઉપયોગ અન્ય ઘણા ઉપયોગના કેસોમાં પણ કરવામાં આવે છે ખાસ કરીને જાવાસ્ક્રિપ્ટ નેટીવ ક્લાયંટ અને વેબ એસેમ્બલી જેવા વેબ બ્રાઉઝર્સ જેવા કે ગૂગલ ક્રોમ અને ફાયરફોક્સ પર હુમલો કરવા માટે બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે તેથી આ પેપરમાંથી અહીં ની સ્લાઇડ લેવામાં આવી છે જેને કેશ દ્વારા ડ્રાઇવ તરીકે ઓળખવામાં આવે છે અને તે બતાવે છે કે કેવી રીતે જીમેઇલની સિક્રેટ કી પ્રાઇમ અને પ્રોબ એટેકનો ઉપયોગ કરીને મેળવી શકાય છે તેથી સામાન્ય રીતે શું થશે તે તે છે કે યુઝરને કોઈ ખાસ લિંક્સ પર જઇને કોઈ વિશેષ જાહેરાત વેબસાઇટ પર ક્લિક કરવાનું કહેવામા આવ્યું છે અને આ વેબસાઇટ એક ટેબ ખોલશે જે એક જાહેરાત ટેબ છે અને કદાચ જાહેરાત દર્શાવશે પણ તે પાછળ તે હશે પ્રાઇમ અને પ્રોબ એટેક ચલાવશે તેથી જ્યારે પણ કોઈ એન્ક્રિપ્શન અથવા ડિક્રિપ્શન કેશ મેમરી માં થાય ત્યારે પ્રાઇમ અને પ્રોબ તે પ્રવૃત્તિઓનો સમય માપશે અને તે સમયનો ઉપયોગ સીક્રેટ માહિતીને અનુમાનિત કરવા માટે કરશે પ્રાઇમ અને પ્રોબ એટેકની બીજી પ્રખ્યાત એપ્લિકેશન વેબસાઇટ ફિંગરપ્રિન્ટિંગની છે જ્યાં પ્રાઇમ અને પ્રોબ એપ્લિકેશન ઓળખી શકે છે કે કઈ વેબસાઇટ્સ બ્રાઉઝ થઈ રહી છે બીજો ખૂબ પ્રખ્યાત હુમલો જે રિસ્ટેનપાર્ટ દ્વારા 2009 માં પ્રથમ આ પેપરમાં રજૂ કરવામાં આવ્યો હતો તે નક્કી કરે છે કે પ્રાઇમ અને પ્રોબ એટેક નો ઉપયોગ કરીને ક્રોસ વર્ચુઅલ મશીન એટેક કેવી રીતે કરી શકાય છે અહીં આપણે ક્લાઉડ નો ઉપયોગ કરી રહ્યા છીએ કે જેમાં વિવિધ વર્ચુઅલ મશીનો છે પરંતુ અંતર્ગત હાર્ડવેર સમાન છે ઉદાહરણ તરીકે અહીંની આ આકૃતિમાં આપણી પાસે કોઈ અટેકર હશે જે વિકટીમ પ્રોસેસ ની જેમ સમાન કેશ મેમરી ને શેર કરશે આમ એટેકર પ્રાઇમ અને પ્રોબ એપ્લિકેશન ચલાવે છે અને વિકટીમ પ્રોસેસ દ્વારા થતી કેશ અને મેમરી પ્રવૃત્તિને મોનિટર કરવામાં સક્ષમ છે અને આમાંથી તે સીક્રેટ માહિતીને ઓળખવા માટે સક્ષમ હશે જેમ કે ક્રિપ્ટોગ્રાફિક કીઝ તે ઓળખાશે કે કયા કીસ્ટ્રોક થયા છે અથવા તે કીસ્ટ્રોક સ્નિફ કરવામાં સમર્થ હશે તાજેતરમાં જ એક ખૂબ જ સમાન પ્રકારનો હુમલો શેરડ DRAM પર કરવામાં આવ્યો હતો અહી વિકટીમ અને એટેકર પાસે સમાન LLC નથી હોતી પરંતુ એક સામાન્ય DRAM શેર કરેલ હોય છે હવે આપણે આંતરિક કેશ કોલીજન એટેક પર ધ્યાન આપીએ છીએ અથવા ટાઇમ ડ્રીવન એટેક તરીકે ઑળખાતી તકનિક જોઇયે અહીં દૃશ્ય ખૂબ જ અલગ છે અહીં જે થાય છે તે તે છે કે વિકટીમ અને એટેકર એક જ કમ્પ્યુટિંગ રીસોર્સને શેર ન કરતાં હોય અથવા તે કેશ મેમરી શેર ન કરતાં હોય તેથી હવે આપણે આંતરિક કેશ કોલીજન એટેક પર ધ્યાન આપીશું જેને ટાઇમ ડ્રીવન એટેક તરીકે યોગ્ય રીતે ઓળખાય છે તેથી આવી સ્થિતિમાં આપની પાસે એક એટેકર છે જે વિકટીમ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે સક્ષમ છે અને વિકટીમને રિસ્પોન્સ આપવા માટે લેવાયેલા સમયને માપવામાં સક્ષમ છે તેથી બીજા શબ્દોમાં એટેક કરનાર વિકટીમ પ્રોસેસ ને વિનંતી મોકલશે જે એક સંપૂર્ણપણે અલગ મશીનમાં હોઈ શકે છે અને તે પછી તે રિસ્પોન્સ માટે લેવામાં આવેલા સમયને માપે છે અને વિકટીમ વિશે કેટલીક સંવેદનશીલ માહિતી મેળવવા માટે તેનો ઉપયોગ કરશે તેથી આ ટાઇમ ડ્રીવન એટેક ખાસ કરીને ક્રિપ્ટોગ્રાફિક આલ્ગોરિધમ્સને તોડવા માટે લોકપ્રિય છે અને આપણે આ યોજનાનું એક ખૂબ સરળ ઉદાહરણ લઈશું તો ચાલો આપણે કહીએ કે આપણી પાસે સાઇફરનો નાનો ભાગ છે જે આના જેવો દેખાય છે આપણી પાસે પ્લેનટેક્સ્ટ P 0 અને પ્લેનટેક્સ્ટP 4 છે જે સાઇફરનું ઇનપુટ છે હવે આ દરેક ઇનપુટ્સ ચાલો કહીએ કે બાઇટ બાય બાઇટ કીઓ K 0 અને K 4 સાથે xor થાય છે આમ આપણે એક બાજુ P0 XOR K0 અને બીજી બાજુ P4 XOR K4 મેળવીએ છીએ હવે આ P0 XOR K0 અને P4 XOR K4 નો ઉપયોગ ટેબલમાં ઇંડેક્સ મેળવવા માટે થાય છે તેથી આ ચોક્કસ ઇંડેક્સના આધારે આ ટેબલમાં લુકઅપ થાય છે હવે ચાલો જોઈએ કે જ્યારે આપણે આ વિશિષ્ટ પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ છીએ ત્યારે શું થાય છે તેથી સૌ પ્રથમ આપણે અહીં એટેકર છે અને આપણે ધારીશું કે એટેકર જરૂર મુજબ P0 અને P4 ના મૂલ્યો પસંદ કરવામાં સક્ષમ છે તેથી એટેકર એટેક માટે P0 P4 પસંદ કરે છે એન્ક્રિપ્શનને થવા માટે ટ્રિગર કરે છે તેથી એન્ક્રિપ્શન દરમિયાન આ ઑપરેશનસ થાય છે અને પછી એટેકર આ સમગ્ર એન્ક્રિપ્શન માટેનો સમય માપે છે હવે આપણે જોઈશું કે આ એક્ઝેક્યુશનનો સમય કેવી રીતે K0 અને K4 ના મૂલ્યોના આધારે બદલાઈ શકે છે તો ચાલો પહેલા માની લઈએ કે કેશ ખાલી છે અને કેશના કોઈપણ ભાગમાં આ ટેબલની માહિતી શામેલ નથી તેથી P0 XOR K0 ના પ્રથમ એક્સેસ દરમિયાન કેશ મિસ થશે અને મેમરી નો એક બ્લોક કેશમાં ભરાઈ જશે ઇંડેક્સ P4 XOR K4 પરનો બીજો એક્સેસ કેશ હિટ અથવા કેશ મિસ બની શકે છે જ્યારે ઇંડેક્સ P4 XOR K4 એ P0 XOR K0 ના આ મૂલ્ય જેવુ અથવા એ મૂલ્યની ખૂબ નજીક હોય ત્યારે કેશ હિટ થાય છે આવી સ્થિતિમાં તે સૂચવે છે કે આ બીજો એક્સેસ સમાન છે અથવા પહેલા એક્સેસની નજીક છે આ ડેટા કેશમાં પહેલેથી જ હાજર હોવાથી તેથી આપણે કેશ હિટ મેળવીએ છીએ અને આ બીજ એક્સેસ માટે એક્ઝેક્યુશનનો સમય ઘણો ઓછો હશે બીજી બાજુ જો P0 XOR K0 અને P4 XOR K4 બરાબર નથી તો પછી બીજો એક્સેસ પણ કેશ મિસ માં પરિણમે છે બીજી એક્સેસને આપણે જોયું તેમ તે ચોક્કસ કેશમાં મેમરી બલોક લોડ કરવાની જરૂર પડે છે આપણે સમગ્ર કાર્ય માટે કાં તો એક કેશ મિસ અને એક કેશ હિટ અથવા બે કેશ મિસ મળશે અને આ રીતે આપણે જોઈ રહ્યા છીએ કે આ વિશિષ્ટ સાઇફરનો એક્ઝેક્યુશન સમય P0 XOR K0 અને P4 XOR K4 ની કિંમત પર આધારિત છે તેથી આ વિવિધતાના આધારે આપણે આ સીક્રેટ ક્ષેત્રો વિશે થોડી માહિતી મેળવી શકીએ છીએ ખાસ કરીને જો આપણી પાસે કેશ હિટ છે તો આપણે આ સંબંધ મેળવીએ છીએ કે P0 XOR K0 એ P4 XOR K4 ની બરાબર છે અને જો આપણે તેને ફરીથી ગોઠવીએ તો K0 XOR K4 એ P0 XOR P4 ની બરાબર છે હવે કારણ કે એટેકર P0 XOR P4 ને જાણે છે તેથી તે K0 XOR K4 ના XOR ને જાણે છે તો આ એટેકર ને કેવી રીતે મદદ કરે છે ધારો કે આપણે માની લીધું છે કે દરેક કી K0 અને K4 8 બિટ્સની છે તેથી આ હુમલો ચલાવતા અથવા ચલાવ્યા પહેલાં એટેકર ની અનિશ્ચિતતા 8 વત્તા 8 છે જે 16 બિટ્સ છે હવે એટેક ચલાવ્યા પછી જો એટેકર આ કેશ હિટની ઓળખ કરે છે અને આ અનિશ્ચિતતા તે 16 બિટ્સથી ઘટાડીને 8 બિટ્સ થાય છે હવે તે જરુરી છે કે એટેકર તેમાંથી કોઈ પણને ઓળખે માનો કે તે K0 ને ઓળખે છે અને K0 નો ઉપયોગ કરીને તે સરળતાથી આ સંબંધનો ઉપયોગ કરીને ઓળખી K4 ને ઓળખી શકે છે એ જ રીતે જો ત્યાં કેશ મિસ હોય તો પછી આના જેવા સંબંધ મેળવવામાં આવે છે અને તેનો અર્થ એ કે P0 XOR K0 અને P4 XOR K4 બરાબર નથી જેનો અર્થ છે કે આ એક્સેસ દ્વારા અને આ એક્સેસ દ્વારા થયેલ ઇંડેક્સ એક્સેસ સમાન નથી અને તેથી K0 XOR K4 એ P0 XOR P4 ની બરાબર નથી આ એક નાનું ઉદાહરણ હતું અને આવા ઉદાહરણને સંપૂર્ણ સાઇફર સુધી લંબાવી શકાય છે AES સાઇફર જેવા સંપૂર્ણ સાઇફરમાં આ આખા બ્લોક સાઇફરનો ખૂબ જ નાનો ભાગ જેવું આપણે પહેલાં જોયું તેવું બંધારણ ધરાવે છે ઉદાહરણ તરીકે જો તમે AES લો અને AES માં ઇનપુટમાં 16 બાઇટ્સ આપો તો તે તમને આઉટપુટના 16 બાઇટ્સ આપશે અને ત્યાં ઘણા ઓપરેશન્સ છે જે ખરેખર AES બ્લોક સાઇફરની અંદર ચાલી રહ્યા છે જેમાંથી આપણે ખરેખર રસ છે એ આના જેવું કંઈક લાગે છે અને તે આખા સાઇફરનો એક નાનો ઘટક છે તેથી જે રીતે આપણે એક સંપૂર્ણ બ્લોક સાઇફર લાગે છે તેવું એટેક કરીએ છીએ તો તે નીચે મુજબ છે આપણે P0 ને કોંસ્ટંટ રાખીએ છીએ અને P4 ની વેલ્યુ બદલાવીએ છીએ તેથી આ ખાસ કિસ્સામાં આપણે K0 ને 0 K4 ને 50 હોવાનું કહીએ ચાલો આપણે માની લઈએ કે આ આપણી સીક્રેટ માહિતી છે હવે આપણે P0 ની વેલ્યુ કોંસ્ટંટ રાખીયે છીએ અને P4 ના દરેક અલગ અલગ વેલ્યુ માટે આપણે બાકીના ઇનપુટ્સને રેન્ડમલી બદલીએ છીએ તો ચાલો આપણે કહીએ કે આપણે P4 ના વિશિષ્ટ મૂલ્ય માટે આ ડેટાના 2 16 વિવિધ મૂલ્યો માટે બદલીએ છીએ આપણે AES જેવા સાઇફર માટે તેની સીક્રેટ કીનો ઉપયોગ કરીને તે ચોક્કસ પ્લેન ટેક્સ્ટ ને એન્ક્રિપ્ટ કરવા માટે એક્ઝેક્યુશન સમય માપીએ છીયે આપણે આ કર્યા પછી P4 ના દરેક મૂલ્ય માટે સરેરાશ સમય મળે છે તેથી ઉદાહરણ તરીકે આપની પાસે P4 ના 16 જુદા જુદા મૂલ્યો છે જે 00 10 20 30 થી શરૂ થાય છે આ બધા હેક્સાડેસિમલ મૂલ્યો છે અને તે F0 પર સમાપ્ત થાય છે P4 ના દરેક મૂલ્ય માટે આપણે સરેરાશ સમયની ગણતરી કરીશું જ્યારે બધા અન્ય ઇનપુટ મૂલ્યો જે મોટી સંખ્યામાં 2 16 અથવા તેથી વધુ માટે અવ્યવસ્થિત રૂપે બદલાય છે શું આપણે નોંધ્યું છે કે જ્યારે P 4 ની કિંમત 50 થાય છે ત્યારે આપણે સરેરાશથી સૌથી વધુ વિચલન મેળવીએ છીએ અહીં સરેરાશ 2943 57 છે અને જ્યારે P4 ની કિંમત 50 હોય ત્યારે આ ચોક્કસ સરેરાશથી મહત્તમ વિચલન પ્રાપ્ત થાય છે અને આ કિસ્સામાં આપણે તેના તફાવતનું સંપૂર્ણ મૂલ્ય ધ્યાનમાં લો અને તે 6 3 છે આમાંથી આપણે જોઈ શકીએ છીએ કે P0 આપણે 0 પર નિર્ધારિત કર્યું છે P4 આપણે 250 મેળવ્યા છે તેથી P0 XOR P4 50 ની બરાબર છે તેથી આપણે શોધી શકીએ કે K0 XOR K4 પણ 50 ની બરાબર હશે અને જો આપણે જોઈશું આપણે આ કીની કિંમતો જે રાખી છે તે K0 અને K4 50 છે અને તેથી આપણે જોઈએ છીએ કે તે આપણને મળતા પરિણામો સાથે તે મેળ ખાય છે તેથી આ રીતે આપણે કેશ કોલીજન એટેક જોયો આપણે કોલીજન એટેક પર નજર નાખી હતી જે બાહ્ય છે જેને સ્પાય પ્રોસેસ ની વિકટીમ પ્રોસેસ ની જ સિસ્ટમમાં જરૂર પડે છે અને તે વિકટીમ ની કેશ મેમરી પણ વહેંચે છે આપણે આંતરિક કોલીજન એટેક પર પણ ધ્યાન આપ્યું હતું જ્યાં કોઈ એટેકર ને સ્પાય પ્રોસેસ ચલાવવાની જરૂર નથી તે વિકટીમ પ્રોગ્રામને શરૂ કરી અને વિકટીમ ને ચલાવવામાં કેટલો સમય લે છે તે માપે છે અને આ